ચાલો હવે આપણે સૂર્યોદય અને સૂર્યાસ્ત ખૂણા મેળવીએ મારી પાસે અહીં સ્થાનિક સેન્ટ્રીક સંકલન સિસ્ટમ અને પૃથ્વીની તરંગી સંકલનcoordinateકોઓર્ડિનેટ સિસ્ટમ છે અને મેં ઇનસોલેશન સમીકરણ પણ લખ્યું છે L Cos θZ એક આડી ફ્લેટ પ્લેટ આ અક્ષાંશ ϕ એક બિંદુ પર સ્થિત સૂર્યકિરણની અસરની છે સૂર્યાસ્ત સમયે અને સૂર્યોદય આ θZ એ 900C હશે તેનો શું મૂળભૂત અર્થ એ થાય કે સૂર્યકિરણની અસરની રેખા ક્ષિતીજ વિમાન સાથે હશે સૂર્યાસ્ત સમયે તે ક્ષિતિજ વિમાનની સાથે જ હશે તે ક્ષિતિજ વિમાનથી ઉપર ઉતરવાનું શરૂ કરશે અને સૂર્યાસ્ત સમયે તે ક્ષિતિજ વિમાનની સાથે હશે અને ક્ષિતિજ વિમાનની નીચે જવાનું શરૂ કરશે તેથી સૂર્યાસ્ત અથવા સૂર્યોદય સમયે અમે θZ હોય પરાકાષ્ઠાએ કોણ સમાન π 2 900C આ 900C હશે કારણ કે સૂર્યકિરણની અસરની રેખા ક્ષિતિજ પ્લાન સાથે છે અને ω કલાક કોણ ઇન્ટ્રેસ્ટ કોણ છે માટે અમને અમારું કોણ આપણે તેને ωsr એસ તરીકે કહીશું સૂર્યાસ્ત સમયે કલાક કોણ અને સૂર્યાસ્ત સમયે કલાકોના મોડ્યુલસ તેથી તમે જોશો કે જ્યારે ω 0રેખાનો પ્રક્ષેપણ મેરીડિઓનલ પ્લેન સાથે હશે જે હશે તે ચોક્કસ મેરિડીયન માટે બપોર તરીકે માનવામાં આવે છે મેરિડીયનની પૂર્વ તરફનો અવયવ એંગલ હકારાત્મક રહેશે મેરિડીયનની પશ્ચિમમાં અવરોધનો એંગલ નકારાત્મક માનવામાં આવે છે તેથી સૂર્યોદય આ ચતુર્થાંશ પર છે મેરીડીઅનલ અક્ષની પૂર્વ તરફ છે અને તેથી સૂર્યોદય કોણ હકારાત્મક માનવામાં આવે છે અને સૂર્યાસ્ત મેરીડીઅનલ અક્ષની પશ્ચિમમાં છે અને ωSS સૂર્યાસ્ત કોણ અને કલાકના ખૂણાના નકારાત્મક તરીકે ગણવામાં આવે છે સૂર્યોદય સમયે તે જ રહેશે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે CosθZ 0 લાગુ કરો તેથી તમે કહેશો Cosδ Cosωsr ત્યાં સૂર્યોદય કોણ છે અને Cosϕ Sin𝛿 Sinπϕ 0 કારણ કે CosθZ એ 0 θZ એ π 2 બનશે અને અહીંથી તમે Cos ω મેળવી શકો છો Cos ઉલટું વિપરીત જે - Tan δ Tanϕ સૂર્યોદય સમયે તેથી આ પગલું થી સીધા જ ઉપલબ્ધ છે જેથી તમે Sin 𝛿 Sinϕ તે બાજુ અને પછી લેવા Cosωrs Tans 𝛿 Tan ϕ અને ωsr ના Cos વિપરીત રહેશે Tan 𝛿 Tan ϕ અને સૂર્યાસ્ત કોણ કંઈ નથી પરંતુ બાદબાકી સૂર્યોદય કોણ છે કારણ કે તે મેરીડીઅનલ અક્ષની પશ્ચિમ બાજુએ છે તેથી આ બે ખૂણા કલાકોના ખૂણા કલાકોણનો સૂર્યોદય કલાકનો કોણ સૂર્યાસ્ત આ સંબંધ દ્વારા સંપૂર્ણ રીતે ઘટીને અને અક્ષાંશ પર આધારિત છે તેથી હવે આપણે આડા ફ્લેટ પ્લેટ પર દૈનિક ઉર્જાની ઘટનાનો સારાંશ લઈએ તેથી આપણે જાણીએ છીએ કે હવે H0 દૈનિક ઘટના ઊર્જા છે અને આ સંબંધ 24 k LSC દ્વારા આપવામાં આવે છે સૌર સતત દ્વારા π ગુણ્યા Cos ϕ Cos 𝛿 Sin ωsr ωsr Sinϕ Sin 𝛿 અને આ એકમ કિલોવોટ કલાક અભિવ્યકત કરવામાં આવે છેચોરસ મીટર દિવસ દીઠ જ્યાં k એ 1 0 033 Cos 360 N 365 છે અને એન દિવસ નંબર 1 જાન્યુઆરી 1મી 365 માટે 31મી ડિસેમ્બરછે દીઠ છે તેથી હવે આ કે એક અભિવ્યક્તિ છે જે કોઈ ચોક્કસ દિવસે અને LSC પરના અંતર્ગત મૂલ્ય મેળવવા માટે પ્રયોગિક રૂપે પ્રાપ્ત થાય છે તે સૌર સ્થિર એટલે કે સૌર સ્થિર હિંચ એ મીટર ચોરસ દીઠ 1 3 કિલોવોટ છે ωsr એ સૂર્યોદય કલાકનો કોણ છે જે આપણે હમણાં જોયું અને આ Cos વિપરીત દ્વારા આપવામાં આવતી Tanϕ Tan 𝛿 ફરીથી અક્ષાંસ અને ઘટાડો દ્રષ્ટિએ માત્ર રેડિયન વ્યક્ત માં છે ϕ અક્ષાંશ છે અને δ ઘટાડો છે આ બંને રેડિયન અથવા ડિગ્રી હોઈ શકે છે હવે વાતાવરણના પ્રભાવોને ધ્યાનમાં લીધા વિના આડા ફ્લેટ પ્લેટ પર ઉર્જાની ઘટના મેળવવાનું આ એક મોડેલ તરીકે ગણી શકાય હમણાં સુધી આપણે વાતાવરણીય પ્રભાવો ધ્યાનમાં લીધા નથી અમે ટૂંક સમયમાં તેની પણ ચર્ચા કરીશું પરંતુ અત્યારે આ મૂલ્ય ચિત્રમાં આવીને કોઈ વાતાવરણ વિના છે એક બ્લોક ગાણિતિક સ્વરૂપે તેને મૂકી અમને કહે છે કે અમને બે મહત્વના ઇન્પુટ્સ જરૂર દો એક અક્ષાંશ ϕ છે અન્ય એક છે દિવસ નંબર એન છે કે આપણે દિવસ નંબર એન અને અક્ષાંશ ϕ જરૂર બાકીનું બધું છે નક્કીકરવા યોગ્ય ગણતરી કરી શકાય હવે આપણે જે સમીકરણોની ચર્ચા કરી છે તેનો ઉપયોગ કરીને કરી શકાય તેથી દિવસ દિવસની સંખ્યાથી આપણે ઘટી શકીએ છીએ અને આ સંબંધનો ઉપયોગ કરીને આ સતત કે એ આ સબંધ નો ઉપયોગ કરે છે તેથી જાણીને ϕ ઇનપુટ્સ તરીકે આ 3 ઉર્જાના અંદાજ માટે મોડેલને આપવામાં આવશે અને તમને H0 મળશે0 દિવસ દીઠ મીટર ચોરસ દીઠ કિલોવોટ કલાકમાં અને આ આડી ફ્લેટ પ્લેટ સંપૂર્ણ બ્લોક ગાણિતીક રીતે ઉર્જા નક્કી કરવાના મોડ્યુલ તરીકે ગણી શકાય